તેથી ચાલો આપણે તમારી પાસે RL સર્કિટ્સ સંબંધિત કેટલાક 4 5 ઉદાહરણો જોઈએ અને આ સાથે તમારું ફર્સ્ટ ઓર્ડર સર્કિટ પૂરું થઈ જશે હું કદાચ એક ગણતરી આપીશ તેથી હું સૂચન કરીશ કે તમે કોઈ પણ સારું પુસ્તક ખોલો અને તમારી જાતે કેટલીક સમસ્યા હલ કરવાનો પ્રયાસ કરો અને જે સમસ્યા આ કોર્સમાં હલ થઈ ગઈ હતી તેનો અર્થ છે કે તમે બીજામાં વધારે તફાવત નહીં જોશો મારો અર્થ એ છે કે બધી સમસ્યા ધ્યાનમાં લેવામાં આવી છે તેથી સ્વીકારો કે લાંબા સમયથી સ્વીચ ક્લોઝ છે એમ ધારો કે 0 કરતા વધારે t છે તેથી આ સ્વીચ લાંબા સમયથી ક્લોઝ હતી આનો અર્થ એ કે આ કરંટ વહેશે મારો અર્થ એ છે કે તે શોર્ટ સર્કિટ પાથ મેળવી રહ્યો છે તેનો અર્થ એ કે આ કરંટ આ રીતે વહેશે લાંબા સમય સુધી સ્વીચ બરાબર ક્લોઝ થઈ ગઈ હતી તેથી તેનો અર્થ છે કે ધારો કે જો સ્વીચ તે સમય પર લાંબા સમયથી ક્લોઝ હોય તો ઇન્ડક્ટર પણ શોર્ટ સર્કિટ તરીકે કાર્ય કરશે તો કરંટ પ્રારંભિક કરંટ શું હશે તેથી તે કિસ્સામાં કહો i તે 20 વોલ્ટ 4 Ω છે તેથી તે 5 એમ્પીયર છે કારણ કે સ્વીચ લાંબા સમયથી ક્લોઝ હતી તો કરંટ આ પ્રમાણે વહેશે તેથી આ સક્રિય રહેશે કારણ કે તે એક શોર્ટ સર્કિટ છે અને તે ઇન્ડક્ટર શોર્ટ સર્કિટ ની જેમ વર્તે છે તેથી કરંટ 204 હશે 5 એમ્પીયર છે તો ચાલો હું તેને સમજાવું તેથી આમાં i0 તે પ્રારંભિક ઇન્ડક્ટર કરંટ છે મેં કહ્યું u તે 5 એમ્પીયર બરાબર હશે હવે શું થશે તેનો અર્થ એ કે ઇન્ડક્ટર દ્વારા કરંટ ત્વરિત બદલી શકાતો નથી તેથી સ્વીચ છે જ્યારે સ્વીચ ખોલવામાં આવે છે ત્યારે ઇન્ડક્ટર માં કરંટ તુરંત જ બદલી શકાતું નથી તેથી i0 i0 5 એમ્પીયર હશે તેથી i0 i0 i0 5 એમ્પીયર હવે બીજી વાત એ છે કે ખરેખર આ સ્વીચ હવે ખોલવામાં આવી છે જો સ્વીચ ખોલવામાં આવે છે તેથી આ સ્વીચ હમણાં અને t 0 પર ખુલી છે અને માની લો કે સ્થિર સ્થિતિ પહોંચી છે એનો અર્થ એ કે સ્વીચ ઓપન છે અને સ્થિર સ્થિતિ પહોંચી છે એટલે ઇન્ડકટર ફરીથી શોર્ટ સર્કિટ હશે તેથી i 20 વોલ્ટ હશે અને આ હવે ઓપન છે તેથી આ કરંટ આ રીતે વહેશે તેથી આ કરંટ કહે છે કે i ∞ સ્થિર સ્થિતિ છે તો તે 204 6 હશે તેથી તે 2 એમ્પીયર હશે તેથી i ∞ એ 2 એમ્પીયર બરાબર છેથઈશ તો ચાલો હું તેને સમજાવું તેથી જુઓ કે i ∞ 2 એમ્પીયર છે તે 2 એમ્પીયર છે અને સર્કિટ માં સ્વીચ ઓપન છે અને જ્યારે સ્વીચ ઓપન છે તેથી આ શોર્ટ સર્કિટ છે તો RThevenin શું હશે RThevenin શોર્ટ છે આ વોલ્ટેજ સ્રોત છે તેથી તે 6 4 હશે જે 10 એટલે કે 10 Ω છે તેથી RThevenin 10 Ω અને τ તે સમય અચળાંક LR હશે તેથી તે 23 ગુણ્યા 10 બરાબર હશે તેથી 1115 સેકન્ડ કે τ છે તો ચાલો હું તેને સમજાવું તેથી તેમાં બધું તેને અહીં બતાવવામાં આવ્યું હતું τ LRThevenin તેથી 115 સેકન્ડ હવે આપણે જાણીએ છીએ કે આ i t i ∞ i0 i ∞ e t tτ તેથી i ∞ 2 i0 અમે ગણતરી કરી છે i ∞ ફરીથી 2 અને e t 15 t તેથી તે i t 2 3 e t 15 t એમ્પીયર બરાબર હશે તેથી આ સરળ સમસ્યા છે તે જ રીતે અહીં સર્કિટ માંના સમયના તમામ મૂલ્યો માટે i t નક્કી કરીએ સમયનાં બધા મૂલ્યો એટલે 40 કરતાં ઓછા 40 કરતા વધારે આનો અર્થ છે અને જુઓ અહીં તે 5 વોલ્ટ છે અને અહીં ફક્ત 5 u જે એક પગલું વોલ્ટ સ્ટેપ ઇનપુટ છે તે પણ 5 u છે 5 u વોલ્ટ છે અને આ 0 2 Ω છે આ 0 6 Ω છે અને આ 0 3 હેનરી છે તેથી એક વસ્તુ ત્યાં છે કે આ છે આ 5 વોલ્ટ જોડાયેલ છે પરંતુ આ 5 u બરાબર છે તેથી આ 5 u નો અર્થ એ છે કે 5 u નો અર્થ એ છે કે તે 0 કરતા ઓછા t માટે 0 છે અને તે 0 કરતા વધારે t માટે 5 છે કારણ કે u એ 0 કરતા t માટે 0 છે અને u એ 0 થી વધુ માટે t માટે 1 છે તેથી માની લો કે આ કિસ્સામાં 0 કરતા ઓછા t માટે ધારો કે તેનો અર્થ એ છે કે આ વોલ્ટેજ સ્રોત જે ખરેખર તે 0 છે તેથી તે કિસ્સામાં જો તે 0 કરતા ઓછા t માટે છે તો પછી તે આ સર્કિટ જેવું આ હશે કારણ કે આ વોલ્ટેજ 0 હશે તેથી સર્કિટ ને શોર્ટ બનાવો અને આ 5 વોલ્ટ ત્યાં છે અને તે સ્થિતિમાં શું થશે અને જો સર્કિટ એ માટે રહે છે તો મારો મતલબ કે જો તે આ જેવું છે તો સ્થિર સ્થિતિમાં ઇન્ડક્ટર શોર્ટ સર્કિટ નો તરીકે કામ કરશે તેથી ઇન્ડક્ટર શોર્ટ સર્કિટ તરીકે કાર્ય કરશે તેથી તે સમયે પ્રારંભિક કરંટ શું બનશે આ કરંટ દિશા આની જેમ લેવામાં આવે છે તેનો અર્થ એ કે તે આ જેવું છે તેનો અર્થ એ કે તે આના જેવું છે કારણ કે તે શોર્ટ છે 6 Ω અસરકારક નથી આનાથી કંઇપણ જશે નહીં તેથી કરંટ 0 6 Ω અવરોધમાં 0 છે તેથી તે કિસ્સામાં આ પ્રારંભિક કરંટ જે i0 i0 i0 જે પણ તે 5 0 2 થઈ જશે તેથી તે હમણાં 25 એમ્પીયર હશે તેનો અર્થ i0 i0 i0 25 એમ્પીયર તેથી આ સ્ટેપ ઇનપુટને લીધે t એ આ 0 થી ઓછા માટે છે તો હવે આ 25 એમ્પીયર છે ચાલો હું તેને સમજાવું તેથી હવે પછીનું નિરાકરણ ત્યાં છે તેથી હવે પ્રશ્ન તે માટે છે હવે તે સમયે 0 કરતા વધારે માટે આ 5 વોલ્ટ સ્રોત ત્યાં હશે તેથી તે સમયે તે 5 વોલ્ટ છે અને જો 0 થી વધુ હોય તો તેનો અર્થ u એ 1 છે તેથી આ 5 વોલ્ટ ત્યાં બરાબર છે અને તે સમયે તે સર્કિટ તે સર્કિટ સ્થિર સ્થિતિમાં છે પછી ફરીથી તે ફરીથી શોર્ટ સર્કિટ તરીકે 0 કરતા વધારે t પર કાર્ય કરશે અને ધારે છે કે તે સ્થિર સ્થિતિ સુધી પહોંચ્યું છે એક સ્થિર સ્થિતિમાં પણ કે તે શોર્ટ છે આમાંથી કોઈ વહેશે નહીં કારણ કે આ એક શોર્ટ સર્કિટ પાથ છે તેથી કરંટ આ કરંટ ની જેમ વહેશે આ કરંટ આ રીતે વહેશે તેથી તે સ્થિતિમાં i ∞ સ્થિર સ્થિતિના મૂલ્યની બરાબર છે તે 5 KVLથી હશે તેના બદલે હું તમારા માટે લખી રહ્યો છું તેથી ત્યાં આમાં KVL તે હશે 5 0 2 ગુણ્યા i ફરીથી 5 0 બનશે તેથી i 10 ભાગ્યા 0 2 જે 50 એમ્પીયર છે ખરેખર આ કરંટ મૂળભૂત રીતે i ∞ છે તેથી આ કરંટ આ ખરેખર i ∞ i છે તેથી તે 50 એમ્પીયર I ∞ છે તેથી i0 25 એમ્પીયર અને i ∞ 15 50 એમ્પીયર તેથી સ્થિર સ્થિતિ મૂલ્ય મને તે સ્પષ્ટ કરવા દો કે તે RThevenin મળે છે તેથી આ સ્રોત શોર્ટ હોવો જોઈએ અને આ સ્રોત શોર્ટ હોવા જોઈએ તેથી 0 2 Ω અને 0 સમાંતર છે તેથી RThevenin 0 2 ગુણ્યા 0 6 ભાગ્યા 0 2 0 6 બરાબર હશે 2 ગુણ્યા 0 6 ભાગ્યા 0 8 હશે તેથી તે 0 4 હશે તેથી મને લાગે છે કે તે 1 5 Ω બરાબર હશે તેથી અને અહીં τ is L Rl એ 0 3 હેનરી છે તેથી સરળતાથી ગણતરી કરી શકો છો τ તેથી આ બધી ગણતરીઓ કેવી રીતે બનાવવામાં આવી છે તે મેં તમને બતાવ્યું તો હવે આ નિરાકરણ પર આવો તેથી આ કિસ્સામાં RThevenin લગભગ 0 15 Ω આસપાસ આવે છે તે ગમે તેટલું જ છે અને આ τ LRThevenin 2 સેકંડ આવે છે અને વ્યાખ્યા 5 u બરાબર 0 માટે I 0 કરતા ઓછું છે અને તે 5 એ t 0 કરતા વધારે માટે છે તેથી i0 I 25 એમ્પીયર i0 i0 i0 25 એમ્પીયર છે કારણ કે સ્વિચિંગ સમયે ઇનડક્ટરમાં કરંટ ત્વરિત રૂપે બદલી શકશે નહીં અને t 0 કરતા વધારે માટે i ∞ I 50 એમ્પીયર થઈશ હવે આપણે આમાંથી 0 કરતા વધારે t માટે જાણીએ છીએ કે આપણે જાણીએ છીએ કે i t i ∞ i0 i ∞ e t tτ છે તેથી આ બધા મૂલ્યોને બદલીને i t 50 25 e t 0 5 એમ્પીયર મળશે તેથી t 0 કરતા વધારે માટે તે બધા સમયનો અર્થ એ છે કે પ્રારંભિક મૂલ્ય 25 એ 0 થી ઓછું t માટે અને આ 0 થી વધુ t માટે 0 50 25 e t ની પાવર 0 5 t એમ્પિયર જે માટે છે t 0 થી વધુ અથવા સરળ રીતે તેને આની જેમ મૂકો i t 25 25 e t 0 5 t u ખરેખર આ એક આ 2 આ 2 આ એક સાથે કરવામાં આવ્યાં છે તેથી તેથી જ u બનાવવામાં આવ્યું છે તેથી i t ફરી એક વાર નોંધ લખી રહ્યો છું કે t 0 થી વધુ માટે0 u 0 અને t 0 કરતા ઓછા માટે u 1 છે તેથી આ હવેથી સમજાયું હવે પછી એક બીજું લો આ છે આ સમસ્યા થોડી રસપ્રદ છે તેથી આકૃતિ 60 માં હું તમને બતાવીશ સ્વીચ લાંબા સમયથી સ્થિતિ a માં છે અને t 0 પર તે સ્થિતિ b પર નાખવામાં આવે છે તે નક્કી કરવા માટે કે તે 0 કરતા વધારે t માટે છે પછી b v0 પછી v0 અને didt 0 બરાબર આ બધી બાબતો આપણે નિર્ધારિત કરવાની છે તેથી આ સ્વિચ લાંબા સમયથી સ્થિતિ a માં છે અને 0 ની બરાબર તે સ્થિતિ b પર આવે છે આનો અર્થ એ કે આ સમસ્યામાં સ્વીચ લાંબા સમયથી સ્થિતિમાં હતી તેનો અર્થ એ કે સર્કિટ સ્થિર સ્થિતિમાં પહોંચી ગઈ છે સર્કિટ પહોંચી ગઈ છે માની લો કે આ તે લાંબા સમયથી આની જેમ જ સ્થિત થયેલ છે તે સમયે ઇન્ડક્ટર શોર્ટ સર્કિટ ની જેમ વર્તે છે અને કરંટ દ્વારા આ પ્રારંભિક કરંટ જે i0 છે તે અહીં 12 વોલ્ટ હશે અને KVL અહીં આ રીતે KVL તે કરશે 1212 વોલ્ટ 12 Ω 1 એમ્પીયર બરાબર તેથી આ i0 i0 i0 છે જે 1 એમ્પીયર યોગ્ય છે હવે t 0 પર સ્વીચ તેને અહીંથી બંધ કરેલ છે તેથી આ ભાગ અલગ સ્વીચ તેને અહીં બંધ કરેલ છે તેથી તે સમયે હું શું કહું છું તે શોધવા માટે પણ વહેંચો i ∞ કહો અને i ∞ નો અર્થ થાય છે કે 0 થી વધારે ધારો કે તે સ્થિર સ્થિતિમાં પહોંચી ગયું છે તેથી ફરીથી તે શોર્ટ સર્કિટ છે તે સમયે આમાંથી વહેતું કરંટ i ∞ તે સ્થિર સ્થિતિ મૂલ્ય છે તેથી તે કિસ્સામાં તે 2 ગુણ્યા i ∞ 6 માં છે તેથી i ∞ 3 એમ્પીયર બરાબર તેથી i0 1 એમ્પીયર અને i ∞ 3 એમ્પીયર બરાબર અને જ્યાં અને મને તે બરાબર સમજાવું કરવા દો તેથી આ છે i0 1 એમ્પીયર મેં કહ્યું i0 i0 i0 કે 1 એમ્પીયર અને t 0 સ્વિચ પર b સ્થિતિમાં છે તેથી આ કિસ્સામાં જ્યારે સ્વીચ સ્થિતિ bમાં હોય ત્યારે જ્યારે સ્વીચ અહીં b સ્થિતિમાં હોય તેથી તે ખૂબ જ સરળ છે RThevenin 2 Ω કારણ કે આ 2 બિંદુથી તે RThevenin મેળવવા માટે શોધે છે અને તે સમયે આ વોલ્ટેજ સ્રોતને શોર્ટ બનાવે છે તેથી મૂળભૂત રીતે તે 2 Ω હશે તેથી RThevenin 2 Ω બરાબર અને L ને 1 હેનરી આપવામાં આવે છે તેથી સરળતાથી સમય અચળાંકની ગણતરી કરી શકાય છે તેથી આ કિસ્સામાં τ LRThevenin તેથી L એ 1 હેનરી અને RThevenin 2 Ω 5 સેકંડ અને i ∞ મેં તમને બતાવ્યું u તે 3 એમ્પીયર છે કેવી રીતે તેને આ 3 એમ્પીયર બરાબર મેળવવું તેથી કારણ કે સ્વીચ સ્થિતિમાં b છે અને સર્કિટ સ્થિર સ્થિતિમાં પહોંચી છે હવે 0 કરતા વધારેના t માટે આપણે જાણીએ છીએ કે i t i ∞ i0 i ∞ e t tτ તેથી આ બધા મૂલ્ય i ∞ i0 અને તેને બદલીને i t 3 1 3 e t 2 t અથવા 3 2 ગુણ્યાe t 2 t એમ્પીયર માં જ છે તેથી તે 0 થી વધુના t માટે છે હવે બીજી વાત જ્યારે સ્વીચ સ્થિતિમાં હતી ત્યારે સ્થિર સ્થિતિમાં ઇન્ડક્ટર્સ શોર્ટ સર્કિટ તરીકે કામ કરે છે તેથી આ કિસ્સામાં કારણ કે ત્યાંથી સરળતાથી યોગ્ય શોધી શકાય છે કારણ કે અહીં મારો અર્થ એ છે કે જ્યારે સ્વીચ સ્થિતિમાં હતું a તેથી ઇન્ડક્ટર શોર્ટ સર્કિટ માં વર્તન કરે છે અને આ ઇન્ડક્ટર તરફનો વોલ્ટેજ છે તેથી અને તેના દ્વારા કરંટ એક એમ્પીયર છે આ છે i0 i0 i0 i0 એક એમ્પીયર છે તેથી KVL આને પસંદ કરે છે કારણ કે ઇન્ડક્ટર શોર્ટ સર્કિટ તરીકે કામ કરે છે તેથી તે 1એ 1 ગુણ્યા 2 થાય છે કારણ કે આ 1 કરંટ v 12 આવે છે 0 તેનો અર્થ છે v0 તે ખરેખર તે મને લખવા દો તે v 0 હશે જે કંઈ નથી પરંતુ v0 0 વોલ્ટ કારણ કે તે સમયે આ સર્કિટ લાંબા સમયથી સ્થિતિમાં હતી તેથી તે v0 0 વોલ્ટ છે તો ચાલો હું તેને સમજાવું તેથી તેથી જ v0 0 વોલ્ટ હવે t 0 પર જ્યારે સ્વીચ 1 સ્વીચ સ્થિતિમાં મૂકવામાં આવી હતી b પર અમે KVL લાગુ કરીએ છીએ તેથી જ્યારે સ્વીચ સ્થિતિ b માં હોય છે ત્યારે હું આ સર્કિટ માં તપાસ કરીશ જ્યારે સ્વીચ અહીં સ્થિતિ b પર પર હોય છે તેથી તે સમયે KVL લાગુ કરો એમ કહો કે તે કરંટ i અથવા i0 i0 i0 બરાબર છે તેથી આ KVL અહીં લાગુ કરો તેથી જો ત્યાં આવે તો આ એક 2 i0 v0 6 0 ફક્ત તે લૂપમાં લાગુ કરો અને I i0 લો કારણ કે કરંટ સ્વિચિંગ સમયે ઇન્ડેક્ટર તરત જ બદલી શકતો નથી તેથી 2 i0 v0 6 મળશે જેનો અર્થ એ છે કે આ એક બરોબર છે તેથી જો સ્વીચ સ્થિતિમાં હોય જો સ્વીચ આ સ્થિતિમાં હોય તો આમાંથી વહેતા કરંટ ને સ્વિચ કરવાના સમયે ફક્ત i0 છે તેથી તે આના જેવું હશે તે અહીં 2 હશે હું લખું છું તે 2 હશે પછી i 0 v 6 0 પરંતુ i0 1 તેથી v હશે ખરેખર તે થશે v0 v v0 રહો તે 6 2 4 વોલ્ટ હશે તો ચાલો હું તેને સમજાવું તો અહીં આ v0 4 વોલ્ટ છે અને આપણે સામાન્ય રીતે જાણીએ છીએ કે આપણે v L ગુણ્યા didt જાણીએ છીએ તેથી જેમ કે v0 4 વોલ્ટ છે જે આપણે જાણીએ છીએ તેથી આપણે di dt 0 v0 માં લખી શકીએ આ પૂછવામાં આવ્યું છે તેથી di dt 0 ને શોધવા માટે કહેવામાં આવ્યું છે તેથી di dt 0 એ v L 0 v L v0 L હશે તેથી L 1 હેનરી છે અને v0 4 વોલ્ટ છે તેથી તે પ્રત્યેક સેકન્ડમાં 4 એમ્પીયર હશે તેથી થોડી સમજણ જરૂરી છે હવે આગળ આ સમસ્યા છે આ ખાસ સ્વિચિંગને સાંભળો કે DC સ્વિચિંગ વસ્તુને સ્થાનાંતરિત કરે છે ફક્ત એટલી જ વાત છે કે આપણે બધા સમજીએ છીએ તે ખૂબ સ્પષ્ટ છે પછી ફક્ત એક જ તેને સરળતાથી હલ કરી શકે છે કોઈ સમયમર્યાદામાં તેને હલ કરી શકશે નહીં પરંતુ ફક્ત એક જ જોવાનું છે કે વસ્તુઓ કેવી રીતે થઈ રહી છે હવે આ આકૃતિમાં સ્વીચ લાંબા સમયથી ઓપન છે તેનો અર્થ એ કે આ સ્વિચ ખરેખર લાંબા સમય સુધી ઓપન હતો અને અને જો સ્વીચ t 0 પર ક્લોઝ હોય તો it નક્કી કરે છે તેથી આ સ્વિચ લાંબા સમયથી ઓપન હતો એટલે કે શરુ કરનાર શોર્ટ સર્કિટ ની જેમ વર્તે છે અને તે લાંબા સમયથી ખોલવામાં આવ્યું હતું કે i0 શું છે તે શોધી કાઢવું અને i0 i0 i0 સ્વિચ કરતી વખતે i0 અને i0 સ્વિચ કરતી વખતે તે બરાબર બદલાશે નહીં તેથી તે કિસ્સામાં જો u 0 શોધવા માટે તે 4 ભાગ્યા 2 Ω અને 2 Ω હશે કારણ કે તે લાંબા સમયથી ઓપન હતું તેથી હવે આ 1 એમ્પીયર હમણાં 44 1 એમ્પીયર હશે તેથી આ i0 છે અને i0 i0 1 એમ્પીયર સ્વિચ કર્યા પછી i0 1 એમ્પીયર સ્વિચ કર્યા પહેલા કારણ કે ઇન્ડક્ટર માં કરંટ ત્વરિત બદલી શકતું નથી હવે હું તેને સમજાવું હવે આ સ્વીચ ક્લોઝ છે આ સ્વીચ બરાબર ક્લોઝ છે મતલબ કે આ સ્વીચ હવે ક્લોઝ છે તેથી તે કિસ્સામાં આ નિષ્ક્રિય છે તે શોર્ટ છે તે શોર્ટ છે તો અને માની લો અને સર્કિટ સ્થિર સ્થિતિમાં પહોંચી ગઈ છે તેથી ઇન્ડક્ટર શોર્ટ સર્કિટ તરીકેની ભૂમિકા ભજવે છે તેથી તેને આના જેવું બનાવો તેથી i ∞ 4 વિભાજિત 2 થઈ શકે કારણ કે ફક્ત 2 Ω અવરોધ જ સક્રિય છે કારણ કે કરંટ પાથ આ જેવો હશે તે આ જેવો હશે તેથી આ ત્યાં નથી કારણ કે તે શોર્ટ પરિભ્રમણ છે તેથી તે 2 એમ્પીયર હશે તે સ્થિર સ્થિતિ મૂલ્ય છે જે i ∞ યોગ્ય છે તો ચાલો હું તેને સમજાવું અને જેમ સ્વીચ ક્લોઝ છે તેમ આ ક્લોઝ છે અને જો તેથી સર્કિટ પાથ આ જેવું છે કે આ એક ક્લોઝ સર્કિટ છે તેથી RThevenin આ RThevenin 2 Ω મેળવવા માટે શોર્ટ છે તે આવશે નહીં કારણ કે સ્વિચ ક્લોઝ કર્યા પછી આ નિષ્ક્રિય થઈ રહ્યું છે તે ટૂંકમાં આવે છે તેથી તે 2 Ω હશે જે RThevenin જ છે અને શોધી શકે છે τ LR સમયનો અચળાંક તેથી i0 જોકે અહીં મેં કહ્યું તે બધું તે 4 એમ્પીયર છે RThevenin 2 Ω મેં તમને કહ્યું તેથી τ LR જ્યાં L 1 હેનરી તેથી અડધા સેકન્ડ અને t ∞ સુધી તે i ∞ I 2 એમ્પીયર છે અને 0 કરતા વધારેના t માટે આપણે આ જાણીએ છીએ કે i t i ∞ i0 i ∞ e t tτ જો i ∞ i0 અને i t 2 e t 2 t એમ્પીયર બરાબર બધા મૂલ્યોને બદલો હવે જો i t બધા બધાં માટે નથી તો પછી i t એક એમ્પીયર t કરતા ઓછું નથી કારણ કે i0 1 એમ્પીયર અને તે 0 થી વધુ t માટે 2 e t 2 t એમ્પીયર હશે તેથી અમે આ સમીકરણ લખી શકીએ કે i t 2 e t 2 t આપણે 1 e t 2 t u બરાબર લખી શકીએ તેથી આ i ∞ અને આ વસ્તુ છે માફ કરશો 1 e t 2 t બરાબર તેથી આ રીતે આ રીતે લખી શકો છો જ્યારે u 0 જે 0 કરતા ઓછું હોય તે 1 એમ્પીયર બરાબર છે અને જ્યારે u 1 છે તેથી તે 1 હશે 1 e t e t 2 t so 2 e t 2 t બરાબર તો આ રીતે લખો તેથી તેથી જ હું નોંધ કરું છું કે t 0 કરતા ઓછા માટે u 0 અને u 1 એ 0 કરતા વધારે t માટે છે તેથી આ આશા છે કે આ સમસ્યા સમજાઈ ગઈ હશે તેથી હવે બીજી વસ્તુમાં એ છે કે આ વસ્તુને t 0 પર આકૃતિમાં બતાવો તેથી આકૃતિ હું તમને બતાવીશ u સ્વિચ S1 ક્લોઝ છે અને 4 સેકન્ડ પછી સ્વીચ S2 ક્લોઝ છે તે નિર્ધારિત કરે છે તે t માટે હું ગણતરી કરીશ 2 સેકન્ડ અને t 5 સેકન્ડ તેથી t 0 સ્વીચ પર S1 ક્લોઝ છે અને 4 સેકન્ડ પછી S 2 ક્લોઝ છે તો આ સર્કિટ છે તેથી t 0 પર કે 0 પર આ સ્વીચ S1 જમણી બાજુએ ક્લોઝ છે અને t અને 4 સેકંડ પછી આ S2 ક્લોઝ થશે તેથી તે સમયે S1 અને S2 પછી 4 સેકંડ બંને કાયમ માટે ક્લોઝ રહેશે તો ચાલો હું તેને સમજાવું તેથી જ્યારે મારો અર્થ છે કે જ્યારે આ શરૂઆતમાં આ સ્વીચ પણ આ ઓપન હતું અને આ પણ ઓપન હતું તેનો અર્થ એ કે આ વોલ્ટેજ સ્રોતની કોઈ અસર નથી આ વોલ્ટેજ સ્રોતની કોઈ અસર યોગ્ય નથી તેથી આ ફક્ત આ પકડી રાખો તેથી શરૂઆતમાં કે જેમ આ ઓપન છે તે ઓપન છે તેથી શરૂઆતમાં આ i0 0 જે i0 i0 બરાબર છે તેથી આ 0 છે કારણ કે આ ઓપન હતું અને આ હવે ઓપન છે હવે આ S1 આ બધા ક્લોઝ છે આ ઓપન છે પરંતુ આ પણ ઓપન S2 S2 પછી 4 સેકંડ પછી ક્લોઝ થશે તેથી આ ક્લોઝ છે અને આનો અર્થ છે કે આ પાથ સાચો છે આ તે માર્ગ છે જે આ ઓપન છે તેથી આ શાખાની કોઈ અસર યોગ્ય નથી અને માની લો કે આ સ્થિર સ્થિતિમાં ઇન્ડક્ટર શોર્ટ સર્કિટ તરીકે કાર્ય કરે છે તેથી આ કિસ્સામાં જો તે આવું છે તો પછી શું થશે કે તે સ્થિર સ્થિતિ કરંટ શું હશે S જ્યારે S1 ક્લોઝ થાય છે ત્યારે i ∞ તેથી i ∞ હશે આ 4 6 Ω છે અને 6 Ω પરિણામ 10 Ω શ્રેણીમાં છે અને આ 40 વોલ્ટ છે તેથી તે 404 હશે જે 4010 છે તેના બદલે માફ કરશો મને મળવા દો આ આ iS10 4 એમ્પીયર છે તેથી i ∞ 4 એમ્પીયર બરાબર તે i0 0 અને i ∞ 4 એમ્પીયર નું પ્રારંભિક મૂલ્ય છે હવે અહીં મને તે અહીં સ્પષ્ટ કરવા દો જો u એ જાણવાનો પ્રયત્ન કરો કે સમય અચળાંક શું રહેશે આ આ ક્લોઝ છે આ ઓપન જમણું છે અને આ કેસ માટે RThevenin મેળવવા માટે પરંતુ આ ઓપન S2 છે ઓપન રહે છે RThevenin વોલ્ટેજ સ્રોતને શોર્ટ કરી દેવું જોઈએ અને RThevenin હશે આપણે આ ટર્મિનલથી જોઈ રહ્યા છીએ આ ટર્મિનલથી જોઈએ છીએ આ ઓપન છે તે 6 4 10 Ω હશે આ RThevenin અને τ L RThevenin છે L 5 હેનરી અને તે 10 Ω અડધો સેકન્ડ અડધો સેકન્ડ છે તેથી આ બધું સાથે આને હું કહું છું કે આ i ∞ 4 RThevenin 10 Ω Ω ની સાથે અડધો સેકન્ડ છે અને અમે આ સૂત્ર જાણતા હતા i t i ∞ i0 i ∞ e t આ બધા મૂલ્યો મૂકો i t 4 ગુણ્યા 1 - e 2t એમ્પીયર જે 0 થી 4 સેકન્ડની વચ્ચે છે કારણ કે સ્વીચ S1 હવે ક્લોઝ છે હવે 4 સેકંડથી વધુની t માટે છે હવે 4 સેકંડ કરતા વધારે આ ક્લોઝ છે આ ક્લોઝ છે અને આ પણ ક્લોઝ છે તેનો અર્થ એ કે આપણે ધારીશું કે આ 2 સ્વીચો કાયમ માટે ક્લોઝ છે તો મારો મતલબ કે આ પણ ક્લોઝ છે આ પણ t 4 સેકન્ડ પર ક્લોઝ છે આ 2 સ્વીચો કાયમ માટે ક્લોઝ છે તેથી તે સ્થિતિમાં ફરીથી i ∞ અને પ્રારંભિક મૂલ્ય t 4 સેકંડ પર છે જે t t 0 4 પર છે તે શોધવા માટે કે પ્રારંભિક સ્થિતિ શું છે અને સ્થિર સ્થિતિમાં અંતિમ શરત શું છે અને પછી 0 કરતા વધારે t માટેના અભિવ્યક્તિને શોધવા માટે તેથી જ્યારે આ બંને સ્વીચો જમણી ક્લોઝ થાય ત્યારે આ સ્થિતિમાં હું આ ને સમજી શકું છું તેથી S 2 ક્લોઝ છે આનો અર્થ છે S 1 અને S2 કાયમ માટે ક્લોઝ છે તેથી S 2 નું અચાનક ક્લોઝ થવું એ ઇનડક્ટર કરંટ ને અસર કરતું નથી કારણ કે ઇન્ડક્ટર દ્વારા કરંટ અચાનક બદલાઈ શકતો નથી પ્રારંભિક કરંટ t 4 ઇનપુટ પર t 4 પર આ અભિવ્યક્તિમાં છે અહીં i t 4 1 e t 2 t અહીં t 4 પર મૂકો કારણ કે સ્વીચ S 2 ક્લોઝ છે આ સમસ્યાનું સમાધાન ક્યારે થશે તે આ બધી સમસ્યાને ક્યારે જાણશે આ પહેલાં નોટબુક પર સર્કિટ દોરશે ત્યારબાદ તે શું થઈ રહ્યું છે ક્યારે વાંચવું છે જ્યારે આ વિડિઓ લેક્ચરને બધા સમય માટે વાંચવું તે જોશે કે પહેલા નોટ બુક પર સર્કિટ દોરો અને પછી નિરાકરણમાં નજરે પડેલા લોકોના હલ કરવાનો પ્રયાસ કરશે અને હું જે કહી રહ્યો છું તે યોગ્ય છે તેથી t અહીં 4 સેકન્ડ મૂકો તેથી મળશે કે i4 i 4 i 4 લગભગ 4 એમ્પીયર કારણ કે 1 e t 8 e t 8ખૂબ નાનો છે તેથી લગભગ 4 સેકન્ડ જે t 4 છે હવે ચાલો v નોડ એ પર વોલ્ટેજ બનીએ તેથી હવે આ સ્થિતિમાં માની લો કે સ્થિર સ્થિતિ આ એક સ્થિર સ્થિતિમાં પહોંચી ગઈ છે તેથી આ ક્લોઝ છે આ ક્લોઝ છે અને આ નોડ એ છે આ vનો અર્થ છે વી તે સમયે તે સ્થિર સ્થિતિ મૂલ્ય છે જે આ શોર્ટ સર્કિટ છે તેથી તે સમયે એપ્લીકેશનમાં KVL આ વોલ્ટેજ vવોલ્ટ 40 વોલ્ટ બરાબર છે કારણ કે આ 40 વોલ્ટ છે અને અહીં તે 10 વોલ્ટ છે ત્યાં જ બરાબર છે અને આ v∞ નો અર્થ છે કે આ આ જ વોલ્ટેજ શોર્ટ છે તેથી 6 Ω અવરોધ તેથી અહીં નોડલ વિશ્લેષણ અમે પહેલાથી જ અધ્યયન કર્યું છે તેથી સીધા જ હું આ સમીકરણને બરાબર લખી રહ્યો છું કારણ કે આ લાગુ કરતું કેસીL નોડ A v કંઈ નહીં પરંતુ v ∞પર તેથી આ કેસમાં કૃપા કરીને કે જે KVL 40 v 10 v2 v6 v છે તે કંઈ નથી પરંતુ v ∞ બરાબર છે આ v કશું જ નથી પરંતુ v ∞ સ્થિર સ્થિતિ છે જ્યારે ઇન્ડક્ટર શોર્ટ સર્કિટ તરીકે કામ કરે છે તેથી v ખરેખર આ v ∞ છે તેથી તે 180 11 વોલ્ટ તેથી આ કિસ્સામાં i ∞ એ v 6 છે કારણ કે તે 6 Ω અવરોધ પરનો વોલ્ટેજ આ નોડલ વિશ્લેષણ અમને આ v ∞મળ્યું છે તેથી તે v v 6 હશે તે 80 11 માં 6 થશે કારણ કે v ∞ 18011 મેં v ∞ લખ્યું નથી પરંતુ તે સમજી શકાય તેવું છે કે તે 2 727 એમ્પીયર બરાબર છે તો ચાલો હું તેને સમજાવું તેથી ઇન્ડેક્ટર ટર્મિનલ પર થેવેનિન અવરોધ તે ખૂબ જ સરળ છે તે 6 4 ગુણ્યા 24 2 હશે મારે નોટ બુક પરના સર્કિટ પર પાછા જવાની જરૂર નથી અને તે મેળવી શકશે તે 223 Ω થશે તેથી l LRThevenin હશે તેથી 5223 1522 સેકન્ડ કે τ છે તેથી સમીકરણ 75 થી આપણે આને જાણીએ છીએ કારણ કે તે t 0 નથી t બરાબર t t 0 છે જે 4 સેકંડ છે તેથી તેથી જ સમીકરણ 75 થી તે i ∞ છે i પછી i t 0 i ∞ e t t t 0 તેથી તે મૂળભૂત રીતે i ∞ i t 0 નો અર્થ t 0 4 સેકંડ છે તેથી t i 4 i ∞ t 0 ખરેખર તે 4 સેકન્ડ છે કારણ કે S 2એ 4 સેકંડ પછી ક્લોઝ થઈ ગયું હતું તેથી જો આ બધી કિંમત i ∞ i 4 i ∞ અને t τ મૂલ્ય મૂકો તેથી i t 2 727 પછી 4 2 727 પછી e t 2215 ગુણ્યા t 4મળશે તેથી i t એ 2 273 e t one 0 467 બનશે પરંતુ t 4 આ 4 એમ્પીયર માટે 4 કરતા વધુ બરાબર મને આ કરવા દો તેથી આ બધાને એક સાથે રાખીએ છીએ કે તે 0 ની બરાબર t કરતા ઓછી છે કે આપણી પાસે i0 અને 4 1 e t 2 t ની આરંભિક કિંમત 4 ની બરાબર 0 કરતા ઓછી tની વચ્ચે છે અને t બરાબર 0 કરતા વધારે આ એક થઈ ગયું કારણ કે ત્યાં 2 સ્વીચો હતી અને t 2 સેકંડ પર શોધવા માટે કહેવામાં આવ્યું છે કે i ની કિંમત શું છે તેથી i2 જે t 2 So 4 1 e t 2 t પર છે તે 3 93 એમ્પીયર છે અને તેણે 0 5 સેકંડમાં પણ પૂછ્યું છે તેથી તે 2 77 1 તેથી 1 4 02 એમ્પીયર આ સાથે આપણે તે ફર્સ્ટ ઓર્ડર DC સર્કિટ ને ક્લોઝ કરીશું જેટલી 20 3 સમસ્યાઓ વિવિધ પ્રકારની સમસ્યાઓ હલ કરવામાં આવી છે આ સાથે હું માનું છું કે DC ભાગોના બધા ભાગોને આવરી લેવામાં આવ્યા છે તેથી આગામી વ્યાખ્યાનથી આપણે તે સિંગલ ફેઝ ના AC સર્કિટ પર જઈશું અને DC સર્કિટ દ્વારા આપણે ઘણી સમસ્યાઓ હલ કરી છે મારો મતલબ છે કે હું બધા 6 પ્રકરણો માટે કેટલીક સમસ્યાઓનો અર્થ કરું છું પરંતુ AC સર્કિટ્સમાં જટિલ સંખ્યા શામેલ હશે અને તેના કારણે આપણે સંખ્યાનો સંખ્યા પ્રતિબંધિત કરીશું કદાચ દરેક દીઠ 7 8 9 10 પ્રકરણ અથવા ઓછા કારણ કે જટિલ સંખ્યા સામેલ છે પરંતુ હું કરીશ પરંતુ કોઈ પણ સારું પુસ્તક સમસ્યાઓનું નિરાકરણ લાવી શકે છે તેથી આપણે તે પછીના વિઝ્યુઅલ લેકચરમાંથી તે સિંગલ ફેઝ AC સર્કિટ જોશું